ડેટા એનાલિટિક્સ ના વ્યાખ્યાનમાં સ્વાગત છે વ્યાખ્યાનની આ શ્રેણીમાં હું તમને મોડલ બનાવવા પરિચય આપીશ ખાસ કરીને રીગ્રેસન પદ્ધતિથી રેખીય મોડલ બનાવવાની વાત કરીશ તો ચાલો અમુક મૂળભૂત ખ્યાલો થી શરૂ કરીએ આપણે કોરિલેશનની કલ્પના નો પરિચય કરવા જઈ રહ્યા છીએ સાહિત્યમાં વિવિધ પ્રકારના કોરિલેશન કોએફિસિએંટો વ્યાખ્યાયિત કરેલા છે તમે મોડલ બનાવવાનું શરૂ કરો તે પહેલા તેઓ કઈ રીતે ઉપયોગી છે તે પ્રારંભિક તપાસ કરી શકો છો પછી હું રિગ્રેસન વિશે વાત કરીશ ખાસ કરીને રેખીય રીગ્રેસન અને પછી અમુક સામાન્ય રીગ્રેસનની કલ્પનાઓનો પરિચય આપીશ બહુ રેખીય રીગ્રેશન કે જેમાં અમુક ઈનપુટ વેરિએબલ અને એક આશ્રિત આઉટપુટ વેરીએબલ હોય છે તેમાં આગળ વધતા પહેલા આપણે 2 વેરીએબલ વાળો કેસ લઈશું અંતે મોડલ બની ગયા પછી આપણે તેની ચકાસણી કરીશું કે કેટલી સારી રીતે તે કાર્ય કરે છે કેવી રીતે આપણે કરેલ ધારણા ને માન્યતા આપશો વગેરે તેથી તેને મોડલની ચકાસણી અને માન્યતા કહેવાય છે તેથી ચાલો પહેલા આપણે કોરિલેશન ના અમુક માપદંડો જોઈએ આપણે આંકડાઓને લગતા મૂળભૂત ઇન્ટરેક્ટિવ વ્યાખ્યામા પહેલાથી એક જોયું છે તો ચાલો આપણે 2 વેરીએબલ x અને y ના n અવલોકનો ધ્યાનમાં લઈએ કે જે નમૂનાઓ xi કોમાં yi વળે દર્શાવેલ છે ખરેખર આપણે સ્ટેટિસ્ટિક્સ જોયું તે રીતે નમૂનાઓની સરેરાશ ગણતરી કરી શકીએ કે જે x માટેની બધી કિંમતો ના સરવાળા ને n વડે ભાગવાથી મળે જે x વડે દર્શાવાય છે તે જ રીતે આપણે y નમૂનાઓના સરેરાશ ગણતરી કરી શકીએ કે જે y વડે દર્શાવાય છે આપણે વિવિધતા વાળા નમૂના પણ શોધી શકીએ કે જે સંબંધિત સરેરાશથી વ્યક્તિગત કિંમતના વિચલન xi x ના વર્ગના સરવાળાને n અથવા n 1 કેશ પ્રમાણે ભાગી મેળવી શકાય આપણે વિવિધતા નમૂના x અને y ને અનુરૂપ વિવિધતા નમૂના Sxx અને Syy દર્શાવી શકીયે તમે ક્રોસ કોવેરિઅન્સ વાળા નમુના પણ દર્શાવી શકો કે જેવો Sxy વળે સૂચવે છે તેઓ કંઈ નહીં પણ xi નું x થી વિચલન અને તેને અનુરૂપ yi નું y થી ગુણાક ના બધી જ કિંમતના સરવાળાની n વડે ભાગવાથી મળે છે ફરીથી નોંધ કરો કે અહીંયા xi અને yi એ પ્રાયોગીક પરિસ્થિતિના i માં પ્રયોગ ના પરીક્ષણ છે આપણે x અને y ની જે કિંમત મેળવી એ જ લેવી જોઈએ તેમાં કોઈ બદલાવો ના કરવો કારણ કે તેઓ તમે સેટ કરેલ કોઈ એક પ્રાયોગિક પરિસ્થિતિ ને અનુરૂપ હોય છે તેથી તમે n પ્રાયોગિક અવલોકનો બનાવેલા છે હવે ચાલો આપણે કોરિલેશન ને વ્યાખ્યાયિત કરીએ કોરિલેશન એ કંઈ નહીં પરંતુ 2 વેરીએબલ વચ્ચે નહીં સંગઠન ની શક્તિ છે જો તમને કોઈ મજબૂત કોરિલેશન મળે તો તેનો મતલબ એ નહીં કે એક વેરીએબલ કારક અને બીજો તેની અસર છે તમે કોરિલેશનને કારક તરીકે માની શકો નથી કારણ કે ત્યાં ત્રીજો વેરીએબલ હોઈ શકે છે જે મૂળભૂત રીતે આ બંને ને ઉત્તેજિત કરે છે અને તેથી તમે ફક્ત કોરિલેશન શોધી શકો છો પરંતુ ધારી શકતા નથી કે વેરીએબલ માંથી એક કારક છે અને બીજો અસર છે વાસ્તવિક રીતે આંકડાકીય ગણતરીઓ કરતા પહેલા આપણે સ્કેટર પ્લોટ ની મદદથી વેરીએબલ વચ્ચે સંગઠન છે કે નહીં તે ચકાસી શકીએ છીએ આપણે આ પહેલા પણ કરેલું છે તેથી આપણે xi ની કિંમતો x અક્ષ પર અને yi ની કિંમતો y અક્ષ પર મૂકી શકીએ અને આ દરેક બિંદુઓ માટે આપણે એ જોઈ શકીએ છીએ કે તેઓ કોઈ એક દિસા લક્ષી છે કે કેમ ઉદાહરણ તરીકે ડાબી બાજુ ની આકૃતિ દર્શાવે છે કે જેમ xi વધે તેમ yi પણ વધે છે તેમાં એક વલણ લાગે છે ખાસ કરીને આપણે રેખીય વલણ કહી શકીએ કારણકે xi વધે તેમ yi માં રેખીય રીતે વધારો થાય છે આ સકારાત્મક વલણ છે કારણ કે જ્યારે xi વધે ત્યારે yi વધે છે મધ્યની આકૃતિમાં એક કેસ દર્શાવ્યો છે કે જ્યાં xi વધે ત્યારે yi ઘટે છે તેમાં પણ xi અને yi વચ્ચે એક ઢાંચો રહેલો છે અને તે છે નકારાત્મક વલણ પરંતુ આપણે ત્રીજી આકૃતિ તરફ જોઈએ તો દેખાય છે કે ડેટામાં એકબીજા વચ્ચે કોઇ આધાર નથી અહીંયા yi કિંમતો xi પર કોઈપણ એક રીતે આધારિત નથી જ્યારે xi વધુ છે ત્યારે થોડા કેસમાં yi વધશે અને yi ઘટશે તેથી તેઓ પુરી જગ્યામાં ફેલાયેલા છે તેથી આપણે કહી શકીએ કે ત્યાં ઓછો કોરિલેશન છે અથવા તો જરા પણ નથી આ તેને જોવાની ગુણાત્મક રીત છે આપણે તેને પ્રમાણિત કરી શકીએ છીએ વેરિયેબલ ના પ્રકાર અને તમે જે સંગઠન શોધી રહ્યા છો તેના આધારે વિવિધ માપ દંડો સૂચિત કરવામાં આવેલા છે તેથી ચાલો આપણે સૌથી સામાન્ય સ સંબંધ જોઈએ તે છે પીઅરસન કોરિલેશન કેવી રીતે આપણે શરૂઆત કરી કે આપણી પાસે x અને y ના n અવલોકનો છે આપણે પીઅરસન કોરિલેશન કોએફિસિએંટ ને rxy અથવા તો ક્યારેક ρxy દર્શાવીએ છીએ કે જ્યાં આપણે તમામ વસ્તુ કરીએ છીએ કે જે આપણે પહેલા કરી x અને y વચ્ચેના કોવેરિઅન્સને x ના પ્રમાણભૂત વિચલન અને y ના પ્રમાણભૂત વિચલનથી ભાગવું અંકો દર્શાવે છે કે x અને y વચ્ચેના કોરિલેશનો આ રીતે પણ ગણી શકીએ આપણે કોરિલેશનની વ્યાખ્યાને વિસ્તૃત કરી શકીએ છે અને આપણને જાણવા મળે છે કે તે બીજું કંઈ નહીં પરંતુ x ની સરેરાશ અને y ની સરેરાશ નો xi yi n વખત ગુણાકાર છે કે જે x અને y નો કોરિલેશન દર્શાવે છે અને છેદ પ્રમાણભૂત વિચલન દર્શાવે છે આપણે આ નીચલા ને છેદ દ્વારા જોઈ શકીએ કે જેને નૉરમલાઇસેશન કહેવાય છે તેથી આ કિંમતો હવે સીમિત છે rxy માટે આપણે 1 અને 1 વચ્ચેની કોઈપણ કિંમત બતાવી શકીએ જો કિંમત નેગેટિવ હોય તો આપણે કહી શકીએ કે 2 વેરીએબલ વચ્ચે નકારાત્મક સહસબંધ છે જો rxy ની કિંમત 1 ની નજીક હોય તો આપણે કહી શકીએ કે 2 વેરીએબલ વચ્ચે સકારાત્મક સહસબંધ છે અને જો rxy ની કિંમત 0 ની નજીક હોય તો આપણે કહી શકીએ કે 2 વેરીએબલ વચ્ચે કોઈ સહસબંધ નથી હવે આપણે જોઇશું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેથી આ કોરિલેશન પિઅરસન કોરિલેશન x અને y વચ્ચે રેખીય આધીનતા સુચવવા વપરાય છે ઉદાહરણ તરીકે જો y એ x નું રેખીય સંબંધી હશે તો પછી કોરિલેશન કોએફિસિએંટ અથવા પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ 1 કે પછી 1 ની નજીક મળશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો y ની કિંમત x સાથે વધશે તો તેને ધન કોરિલેશન કહીશું અને જો y ની કિંમત x સાથે રેખીય રીતે ઘટે તો કોરિલેશન કોએફિસિએંટ 1 ની નજીક હશે બીજી તરફ જો કોરિલેશન કોએફિસિએંટ 0 ની નજીક આવે તો આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે x અને y પછી કોઈ રેખીય સંબંધ નથી જોકે છતાં પણ ત્યાં અરેખીય સંગઠન છે તેથી તે આપણે થોડી વાર પછી જોઈશું જેવી રીતે તે દર્શાવે છે આપણે તેનો ઉપયોગ શ્રેણી વેરીએબલ મતલબ કે ક્રમ વેરીએબલ પર લાગુ ના કરી શકીએ ધારોકે તમારી પાસે વેરીએબલ છે કે જ્યાં તમે માપ પટ્ટી પર કહીએ તો 0 થી 10 સુધી દર સુચવેલ છે આ પ્રકારના વેરીએબલ પર આપણે પિઅરસન કોરિલેશન લાગુ ના કરી શકીએ ત્યાં બીજા કોરિલેશન કોએફિસિએંટ વ્યાખ્યાયિત છે જેને શ્રેણી વેરીએબલ અથવા ક્રમ વેરીએબલ કહેવાય છે ખાસ કરીને y અને x વચ્ચેના કોરિલેશન કોએફિસિએંટ ના સારા અનુમાન માટે ઓછામાં ઓછા 20 30 બિંદુઓની જરૂર હોય છે તેવી સામાન્ય રીતે ભલામણ હોય છે પછી જેવી રીતે તમારા નમુનાની સરેરાશ અથવા તો નમુનાનું પ્રમાણભૂત વિચલન જો કોઈ ખરાબ ડેટા આવી ગયો હોય ઉદાહરણ તરીકે આ પ્રયોગ દરમિયાન ખોટી રીતે ડેટા નોંધણી થઈ હોય તો આવો સંગઠન બહારનો ડેટા કોરિલેશન કોએફિસિએંટ ની કિંમત ગેરમાર્ગે દોરે છે તે સંગઠન બહારના ડેટા ના સંદર્ભમાં નમુનાની સરેરાશ અને નમુનાની વિવિધતા જેટલું મજબુત નથી તેથી ચાલો આપણે નમુના ના ઉદાહરણો જોઈએ આ ખૂબ જ વિખ્યાત માહિતીનો સમૂહ છે જેને એન્સકોમ નો માહિતી સમૂહ કહેવાય છે અહીંયા 4 માહિતી સમૂહ લીધેલા છે કે જે દરેકમાં 11 માહિતી બિંદુઓ આવેલા છે તેમાંથી અહીંયા 3 માહિતી સમૂહ દર્શાવેલા છે તેમાંના દરેક xi અને yi ને અનુરૂપ બરાબર 1 માહિતી બિંદુ ધરાવે છે આ બિંદુઓ ખુબજ કાળજીપૂર્વક પસંદ કરેલા હોય છે જો તમે પહેલાં સામે નજર કરશો અને માહિતીને સ્કેટર પ્લોટ પર મૂકશો તો તમે જોશો કે ત્યાં y અને x વચ્ચે રેખીય સંબંધ છે બીજી માહિતી માં જો તમે આકૃતિ જોશો તો નિષ્કર્ષ મળશે કે ત્યાં y અને x વચ્ચે અરેખીય સંબંધ છે અને ત્રીજી માહિતીમાં તમે કહી શકો કે ત્યાં ફક્ત એક માહિતી બિંદુ કે જે રેખાથી ખૂબ જ દૂર છે તેને બાદ કરતા બધા માહિતી બિંદુઓ વચ્ચે સંપૂર્ણ રેખીય સંબંધ છે તેથી જો હું અહીંયા દરેક માહિતી બિંદુ માટે પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ લાગુ કરું તો આપણે જાણશું કે તે બધા સમાન છે પહેલા બીજા કે ત્રીજા કોઈપણ માહિતી સમૂહ પર લાગુ કરો કોઈ ફરક નહીં પડે હકીકતમાં ચોથા માહિતી સમૂહમાં x અને y વચ્ચે કોઈ સંબંધ નથી છતાં પણ સરખો જ કોરિલેશન કોએફિસિએંટ બહાર આવશે તેથી આ શું દર્શાવે છે કે જો આપણે પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ લાગુ કરીએ અને આ કેસમાં આપણે કોરિલેશન કોએફિસિએંટ એક ની નજીક મેળવવીએ તો તમે તરત જ તેવું નિષ્કર્ષ ના કાઢી શકો કે ત્યાં રેખીય સંબંધ છે ઉદાહરણ તરીકે આ અરેખીય સંબંધ છે છતાં પણ કિંમતમાં ખુબ વધારો આપે છે તેથી તે અર્થમાં પુષ્ટિ આપતું નથી કે ત્યાં એક રેખીય છે તમે કહી શકો કે તે એક રીત છે જો ત્યાં x અને y વચ્ચેના રેખીય સંબંધો હોય તો પરસ્પર પિઅરસનનો કોરિલેશન કોએફિસિએંટ વધારે હશે જ્યારે હું વધારે કહું મતલબ કે 1 કે 1 હોઈ શકે પરંતુ જો ત્યાં અરેખીય સંબંધ હોય તો તે વધારે હોય અથવા કદાચ ઓછો હોય આ સમજણ લેવા માટે આપણે અમુક માહિતી સમૂહ જોઈશું અહીંયા ત્રણ ઉદાહરણ છે પહેલા ઉદાહરણમાં મેં સરખા અંતરની 0 થી 2π કિંમતો x માટે લીધી છે અને મેં y માટે x ના cos ની ગણતરી કરેલ છે તેથી અહીંયાં y અને x વચ્ચે સિનુસાઇડલ સંબંધ છે તેથી જો તમે પિઅરસનનો કોરિલેશન કોએફિસિએંટ લાગુ કરો અને આ માહિતી માટે પિઅરસનનો કોરિલેશન કોએફિસિએંટ ની ગણતરી કરો તો તેની કિંમત ખૂબ જ ઓછી અને 0 ની નજીક મળશે જે એ દર્શાવે છે કે x અને y વચ્ચે કોઈ સંગઠન નથી પરંતુ સ્પષ્ટ રીતે ત્યાં કોઈ સંબંધ છે કારણ કે તે અરેખીય છે હકીકતમાં જ્યારે x એ 0 અને π 2 વચ્ચે અને π 2 અને π વચ્ચે અને π અને 3π2 3 π 2 and 2 π વચ્ચે હોય તે બિંદુઓ 0 રેખાના સપ્રમાણ હોય છે તેઓ બધા એકબીજાને રદ કરતા હોય તેવું લાગે છે અને અંતે કોરિલેશન કોએફિસિએંટ ખુબ જ નીચો આપે છે મતલબ એ નથી કે x અને y વચ્ચે કોઈ સંબંધ નથી તમે અહીંયા એ નિષ્કર્ષ મેળવી શકો છો કે x અને y વચ્ચે કોઈ રેખીય નથી એ જ રીતે આપણે બીજો ઉદાહરણ લઈએ yx2 કે જ્યાં મેં x ની કિંમત ના 40 બિંદુઓ 0 થી 20 વચ્ચે 0 5 ના અંતરથી પસંદ કરેલ છે અને હું yx2 ની ગણતરી કરીશ અને પછી પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ ની ગણતરી આ x y માટે કરીશ તમે જોશો કે કોરિલેશન કોએફિસિએંટ ખુબ જ વધારે મળે છે તમે તરત જ કે નિષ્કર્ષ ના લઈ શકો કે x અને y વચ્ચે રેખીય સંબંધ છે તમે ફક્ત એ જ કહી શકો કે ત્યાં કોઈ સંબંધ છે કદાચ તે રેખીય હોય અથવા અરેખીય તે આપણે આગળ શોધવો પડશે જો તે 0 ની નજીક હોય તો મેં કદાચ કહ્યું હોય કે અહીંયા કોઈ રેખીય સંબંધ નથી પરંતુ આ કેસમાં તે ખુબજ વધારે છે તેથી ક્યાં કોઈ સંગઠન છે પરંતુ સંગઠન હોવા છતાં પણ તમે ચોકસાઈપૂર્વક એ નિષ્કર્ષ ના લઈ શકો કે ત્યાં રેખીય સંબંધ છે કદાચ ત્યાં અરેખીય સંબંધ પણ હોઈ શકે બીજી તરફ જો હું x ની કિંમત 10 થી 10 વચ્ચે સપ્રમાણરૂપે પસંદ કરું તો 10 થી 0 વચ્ચે yx2 ની કિંમત પોઝિટિવ મળશે અને 0 થી 10 વચ્ચે yx2 ની કિંમત પોઝિટિવ મળશે જોકે આ શ્રેણીમાં x પોઝિટિવ હોવાથી y પોઝિટિવ મળશે અને x નેગેટીવ હોવા છતાં પણ y પોઝિટિવ મળશે તેથી તેઓ સરખા પ્રમાણમાં એકબીજાને રદ કરશે અને અંતે કોરિલેશન કોએફિસિએંટ 0 મળશે જોકે છતાં પણ y અને x છે અરેખીય સંબંધ હશે તેથી જે બધું આપણે કહીએ છીએ તે જો y અને x વચ્ચે રેખીય સંબંધ હોય તો સંપૂર્ણ રેખીય સંબંધ તરીકે પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ ની કિંમત 1 અથવા 1 ની નજીક હશે બીજી તરફ જો 0 ની નજીક હોય તો તમે y અને x વચ્ચે ના સંબંધ બરતરફ ના કરી શકો તે જ રીતે જો કિંમત ખુબજ વધારે હોય તો તમે એવું ચોક્કસપણે ના કરી શકો કે y અને x વચ્ચે રેખીય સંબંધ છે તમે ફક્ત એટલું જ કહી શકો કે y અને x વચ્ચે સંબંધ છે તેથી ચાલો આપણે બીજા કોરિલેશન કોએફિસિએંટ જોઈએ તેથી તમારે નોંધ લેવી જોઈએ કે પિઅરસન કોરિલેશન કોએફિસિએંટ ફક્ત વાસ્તવિક વેરિએબલ પર જ લાગુ કરી શકીએ નહીં કે શ્રેણી અથવા ક્રમ વેરિએબલ પર તેથી ચાલો આપણે બીજા કોરિલેશન કોએફિસિએંટ જોઈએ કે જે ક્રમ વેરિએબલ પર પણ લાગુ કરી શકાય અહીંયા પણ આપણે 2 વેરિએબલ વચ્ચેના સંગઠનની માત્રા ને જ જોઈશું પરંતુ આ વખતે સંબંધ કદાચ રેખીય અથવા અરેખીય હોઈ શકે જો x વધે તો y એકધારી રીતે વધે અથવા ઘટે તો પછી સ્પીઅરમેન કોરિલેશન ખુબજ વધવાનું વલણ ધરાવે છે તેથી અહીંયા એક કેસ છે જ્યારે x વધે છે ત્યારે y વધે છે તે પણ એક કેસ છે કે જ્યારે x વધે છે ત્યારે y એકધારી રીતે વધે છે પરંતુ આ કેસમાં જમણી બાજુ ની આકૃતિ એ અરેખીય સંબંધ જ્યારે ડાબી બાજુ ની આકૃતિ રેખીય સંબંધ છે ચાલો આપણે સરખા માહિતી સમૂહ પર સ્પીઅરમેન ક્રમ કોરિલેશન લાગુ કરીએ અને જોઈએ શું થાય તેથી સ્પીઅરમેન ક્રમ કોરિલેશન માં આપણે શું કરીશું કે માહિતી જોકે વાસ્તવિક કિંમતો હશે તેને આપણે ક્રમ માં રૂપાંતરિત કરીશું ઉદાહરણ તરીકે મારી પાસે 10 માહિતી બિંદુઓ છે આ કેસમાં કોઈકે xi ની કિંમત 1 અને 10 વચ્ચે રાખેલ છે તે જ રીતે y પણ 1 અને 10 વચ્ચેના છે તો આપણે શું કર્યું કે x ની દરેક કિંમત જોઈ અને તેમને ક્રમ આપ્યા ઉદાહરણ તરીકે x ની સૌથી નાની કિંમત 2 છે જેને 1ક્રમ આપ્યો તેનાથી મોટી x ની કિંમત 3 છે જેને 2 ક્રમ આપ્યો વગેરે તેથી આપણે બધા બિંદુ અને ક્રમ આપ્યા અહીં નોંધ કરો કે છઠ્ઠું અને પહેલું બિંદુ સમાન છે તેમના ક્રમ 6 અને 7 નું મધ્યસ્થ રહેશે તેથી આપણે તેને 6 5 ક્રમ આપ્યો કારણકે ત્યાં સમાનતા છે તે જ રીતે જો 2 કરતા વધારે કિંમતો વચ્ચે સમાનતા આવે તો તે બધાના ક્રમનો સરેરાશ લઈ તેને અનુરૂપ ક્રમ આપવા જોઈએ આપણે તેને અનુરૂપ y ને ક્રમ આપ્યા ઉદાહરણ તરીકે દસમી કિંમતને 1 ક્રમ ચોથી અને આઠમી કિંમત ને 2 ક્રમ વગેરે તેથી આપણે સમાન રીતે ક્રમ આપેલ છે હવે એક વખત તમને ક્રમ મળી જાય પછી તમે ક્રમ વચ્ચેના તફાવત ની ગણતરી કરી શકો છો તેથી આ કેસમાં પહેલા માહિતી બિંદુ ના ક્રમ નો તફાવત 2 છે અને આપણે તેનો વર્ગ કર્યો તે જ રીતે આપણે બીજા માહિતી બિંદુ ના xi અને yi ના ક્રમ વચ્ચેનો તફાવત લીધો જે 2 છે અને તેનો વર્ગ કર્યો તો આપણને 4 મળ્યા તેથી આ રીતે આપણે બધા ક્રમ વચ્ચેનો તફાવત લઈ તેનો વર્ગ કરીશું અંતે મળે તેને આપણે ડિ સ્ક્વેરડ કિંમત કહીએ અને આપણે આ બધી કિંમતનો સરવાળો કર્યા પછી કોરિલેશન ની ગણતરી કરશો તે બહાર આવે છે કે આ સંબંધની કિંમત પણ 1 અને 1 વચ્ચે રહેશે અને 1 ઋણ સંગઠન દર્શાવી રહ્યું છે અને 1 એ વેરીએબલ વચ્ચે ધન સંગઠન દર્શાવી રહ્યું છે અને આ ખાસ કેસમાં સ્પીઅરમેન ક્રમ કોરિલેશન 0 88 બહાર આવેલ છે ચાલો આપણે પણ થોડી વસ્તુઓ જોઈએ કે જ્યાં હું કહું કે 0 મતલબ કોઈ સંગઠન ના હોવું જ્યારે y અને x વચ્ચે સકારાત્મક સંગઠન પાસે ત્યારે rs વેલ્યુ અથવા તો સ્પીઅરમેનની વસ્તુ 1 હશે તેવી જ રીતે જ્યારે x સાથે y ઘટે છે ત્યારે તમે જાણો છો કે સ્પીઅરમેન ક્રમ કોરિલેશન 1 ની નજીક હોય છે વગેરે પિઅરસન અને સ્પીઅરમેન વચ્ચે ફક્ત એટલો જ તફાવત નથી કે તેઓ ફક્ત શ્રેણી વેરિએબલ પર જ લાગુ પડે છે જોકે y અને x વચ્ચે અરેખીય સંબંધ હોય છતાં પણ સ્પીઅરમેન ક્રમ કોરિલેશન વધારે હોઈ શકે છે તે 0 ના પણ હોઈ શકે તેમની પાસે વ્યાજબી ઉચી કિંમત હશે તેથી આ y અને x વચ્ચેના સંબંધના તફાવત જોવા ઉપયોગી છે તેથી ચાલો આપણે તે અનસકોમ્બ માહિતી સમૂહ પર લાગુ કરીએ પહેલા માટે સ્પીઅરમેન ક્રમ કોરિલેશન થોડું વધારે છે બીજામાં પણ પ્રમાણમાં વધારે છે ખરેખર તો પિઅરસન પણ બધા માટે સરખો છે અને ત્રીજા મા 0 99 જેટલું વધારે છે આ બધી વસ્તુઓ એવું દર્શાવે છે કે ત્યાં x અને y વચ્ચે ખરેખર મજબૂત સંગઠન છે ધારોકે મારા સૂચન પ્રમાણે આપણે તે cos x ના ઉદાહરણ અને x y2 ના ઉદાહરણ પર લાગુ કરીએ તો જાણવા મળશે કે તેમના માટે સ્પીઅરમેન ક્રમ કોરિલેશન ખૂબ જ વધારે મળશે તે કદાચ 1 ની નજીક ના પણ હોઈ શકે પરંતુ તે ખૂબ જ વધારે હોવાથી સૂચવે છે કે તેમની વચ્ચે કોઈ પ્રકારન અરેખીય સંબંધ છે જોકે પિઅરસન કોરિલેશન કદાચ ઓછો હોઈ શકે તેથી ક્રમ વેરિએબલ માટે વપરાતો ત્રીજા પ્રકારનો કોરિલેશન કેન્ડલ ક્રમ કોરિલેશન છે અને આ કોરિલેશન કોએફિસિએંટ પણ ક્રમ વેરિએબલ વચ્ચેનું સંગઠન આપશે તેથી આપણે અહીંયા સુસંગત અને અસંગત જોડિઓ બનાવશું જો તમે કિંમતો તરફ જોશો કહીએ તો કોઈ 2 અવલોકનો x1 y1 અને x2 y2 ની તુલના કરશો અને જો x1 એ x2 થી મોટા અને તેને અનુરૂપ y1 એ y2 થી મોટા મળે તો તેને આપણે સુસંગત જોડી કહીશું મતલબ કે જો x વધે અને તેને અનુરૂપ y વધે તો આ 2 માહિતી બિંદુઓને સુસંગત કહેવાય તેવી જ રીતે જો x વધે જો x1 એ x2 થી ઓછા મળે અને તેને અનુરૂપ y માટે y1 એ y2 થી ઓછા મળે તો પણ તેને આપણે સુસંગત જોડી કહી શકીએ તેનો મતલબ કે જ્યારે x વધે y વધે અથવા x ઘટે y ઘટે તો પછી આ બે માહિતી બિંદુને સુસંગત કહેશું બીજી તરફ જો તેનાથી વિરુદ્ધ સંબંધ હોય તેથી જો આપણે 2 માહિતી બિંદુઓ x1 y1 અને x2 y2 લઈએ અને આ માહિતી બંને તરફ જોઈએ અને જાણવા મળે કે જો x1 એ x2 થી વધારે મળે પરંતુ તેને અનુરૂપ y1 એ y2 થી ઓછા મળે અથવા તો x1 એ x2 થી ઓછા મળે પરંતુ y1 એ y2 થી વધારે મળે તો તેને આપણે અસંગત જોડી કહીશું તેથી આપણે યમુના માંથી દરેક જોડી લઈશું અને તેને સુસંગત કે અસંગત જોડી બતાવીશું ચાલો ઉદાહરણ જોઈએ એક વખત આપણી પાસે સુસંગત અને અસંગત જોડીઓની સંખ્યા મળી જાય પછી આપણે તેના તફાવતને n ગુણ્યા n 1 ભાગ્યા 2 વડે ભાગશું અને તેને આપણે કેન્ડલનો T કહીશું આપણે અહીંયા કોઈ વસ્તુ લઈ શકીએ કહીએ તો આપણે 7 અવલોકનો ગીત લીધા છે 7 અલગ વાઈન અથવા ચા અથવા કોફી ત્યાં બે નિષ્ણાંતો છે કે જેણે વાઈન અથવા ચા અથવા કોફી ન સ્વાદ ચાખી 1 થી 10 વચ્ચે ક્રમ આપેલા છે પહેલા માટે નિષ્ણાંત 1 એ ક્રમ 1 આપ્યો છે અને નિષ્ણાંત 2 એ પણ ક્રમ 1 આપ્યો છે બીજા માટે નિષ્ણાંત 1 એ ક્રમ 2 આપ્યો છે જ્યારે નિષ્ણાંત 2 એ ક્રમ 3 આપ્યો છે આ રીતે 7 અલગ વસ્તુઓ માટે કર્યું છે હવે તમે માહિતી બિંદુ 1 અને માહિતી બિંદુ 2 ની સરખામણી કરશો નિષ્ણાતોના મત પ્રમાણે કહીએ તો 2 એ 1 થી ઉત્તમ છે બીજા નિષ્ણાંત પ્રમાણે પણ 2 એ 1 થી ઉત્તમ તેથી આ સુસંગત જોડી છે તેથી 1 અને 2 સુસંગત જોડી છે તેવું દર્શાવાય છે તે જ રીતે જો હું માહિતી બિંદુ 1 અને 3 દેખુ તો પહેલા નિષ્ણાંત પ્રમાણે પણ 3 એ 1 થી ઉત્તમ છે અને બીજા નિષ્ણાંત પ્રમાણે પણ 3 એ 1 થી ઉત્તમ છે તેથી આ સુસંગત જોડી છે તેવી જ રીતે જો તમે 2 અને 3 દેખશો કે 3 એ 2 કરતા ઉત્તમ છે તેથી તે પણ સુસંગત છે ચાલો આપણે ચોથું અને પહેલું જોઈએ એવું લાગે છે કે નિષ્ણાંત એક પ્રમાણે તે ઉત્તમ છે અને નિષ્ણાત 2 પણ કહે છે કે તે ઉત્તમ સુસંગત છે પરંતુ બીજા અને ચોથા માટે જો તમે તુલના કરો તો નિષ્ણાંત એક કહે છે કે 4 એ 2 કરતા ઉત્તમ છે પરંતુ નિષ્ણાંત ૨ અસહમત છે તે કહે છે કે 4 એ 2 કરતા ખરાબ છે તેથી આ અસંગત માહિતી છે જેને D વડે દર્શાવાય છે તેથી 4 અને 2 અસંગત 4 અને 3 અસંગત છે તેવી જ રીતે તે કહે છે કે 5 અને 1 સુસંગત 5 અને 2 સુસંગત વગેરે તેથી આપણે દરેક n ગુણ્યા n 1 ભાગ્યા 2 જોડી વચ્ચે સુસંગત અથવા અસંગત ના વર્ગીકરણ કરેલ છે આપણને 6 અસંગત જોડીઓ અને 15 સુસંગત જોડીઓ મળી છે અને આપણે કેન્ડલ કોએફિસિએંટ ની ગણતરી કરી શકીએ મૂળભૂત રીતે જો આ ખૂબ જ વધારે મળે તો પછી કહી શકાય કે બંને નિષ્ણાંતો વચ્ચે વિશાળ કરાર છે તેથી મૂળભૂત રીતે આપણે કરી રહ્યા છીએ કે y અને x એકબીજા સાથે સંકળાયેલા છે બીજું કે ત્યાં મજબૂત સંગઠન છે જોકે તેઓ મજબૂત રીતે કે જરા પણ સંગઠનમાં ના હોત જો નિષ્ણાંત 2 સંપૂર્ણ રીતે નિષ્ણાંત એક સાથે અસહમત થયા હોત તો તેની કિંમત નેગેટીવ મળતી તેથી ઉચી પોઝિટિવ અથવા ઉંચી નેગેટીવ કિંમતો દર્શાવે છે કે 2 વેરીએબલ x અને y વચ્ચે આ કેસમાં એકબીજા સાથે સંગઠન છે આપણે આ ઉદાહરણમાં દેખ્યું તેમ ફરીથી ક્રમ વેરીએબલ મા વાપરી શકાય કારણકે તેઓ શ્રેણિક કિંમત તરીકે કાર્ય કરી શકે છે તેથી જો આપણે ફરીથી કેન્ડલ ક્રમને અનસકોમ્બ માહિતી સેમ્પલ પર લાગુ કરીશું તો જાણવા મળશે કે રેખીયના કેસમાં તેની કિંમત ઓછી થઈ છે આ કિંમતો પિઅરસન અને સ્પીઅરમેન કોરિલેશન કોએફિસિએંટ ની તુલનામાં ઓછી થઈ છે છતાં પણ તે કિંમત થોડી વધારે છે ખાસ કરીને પ્રાયોગિક માહિતીમાં તમે 6 6 અથવા 0 7 થી ઉપર માહિતી મેળવવાની આશા નથી રાખી શકતા ખાસ કરીને તમારે તમારી જાતને નસીબદાર સમજવી જોઈએ કારણકે આપણે ભાગ્યે જ વેરીએબલ વચ્ચેના સંબંધ નો સ્વભાવ જાણી શકીયે આપણે ફક્ત તેને મોડલ કરવા પ્રયત્ન કરીએ છીએ તેથી આ અરેખીય સંબંધ ના કેસમાં તમને કેન્ડલ ક્રમનો કોરિલેશન કોએફિસિએંટ ખૂબ જ વધારે જોવા મળશે અને અંતે તે રેખીય સંપૂર્ણપણે રેખીય છે તેથી તમે તેઓ વચ્ચે ખુબજ વધારે સંગઠનને મેળવો છો તેથી ખરેખર કહું તો તમે આનો ઉપયોગ મોડલ બનાવતા પહેલા પ્રાથમિક માહિતી લેવા માટે કરી શકો છો ખરેખર તમે બે વેરિએબલ માટે ખૂબ જ સરળતાથી તેમને પ્લોટ કરી કોરિલેશન કોએફિસિએંટ ની ગણતરી કરી અને સંગઠનના પ્રકાર વિશે પ્રાથમિક આકારણી કરી શકો છો પછી આગળ વધી તમે બનાવવા ઇચ્છતા મોડલ ને પસંદ કરી શકો છો રેખીય રીગ્રેસન માં આગળ વધતા પહેલા આપણે આ વસ્તુ જોઈશું તેથી પછીના વર્ગમાં કે જે રેખીય રીગ્રેસન મોડલ કેવી રીતે બનાવવુ વિશે છે તેમાં તમને જોઇશ